આ સત્રમાં આપનું સ્વાગત છે અને અમે પાથ ટેસ્ટીંગ વિશે ચર્ચા કરીશું પાથ ટેસ્ટીંગ માં અમે ટેસ્ટીંગ કેસો ડિઝાઇન કરીએ છીએ અથવા પાથ કવરેજ હાંસલ કરવા માટે ટેસ્ટીંગ કેસોની જરૂર પડે છે અમે ટેસ્ટીંગ કેસોની રચના કરીએ છીએ જેમ કે પાથ કવરેજ પ્રાપ્ત થાય છે પરંતુ તે ટેસ્ટીંગ કેસોને ડિઝાઇન કરવાનું હંમેશા શક્ય ન હોઈ શકે કે કેમ આપણે જોશું પરંતુ ઓછામાં ઓછા અમારી પાસે ટેસ્ટીંગ ના કેસો હોવા જોઈએ જે રેન્ડમલી ઇનપુટ હોઈ શકે છે પરંતુ અમે કરીશું આની જરૂર છે તે રેન્ડમ ઇનપુટ નંબરો જરૂરી પાથ કવરેજ પ્રાપ્ત કરશે તો પાથ કવરેજની વ્યાખ્યા શું છે પાથ કવરેજની વ્યાખ્યા એ છે કે પ્રોગ્રામમાં તમામ લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગો ચલાવવામાં આવે છે અને પ્રોગ્રામ દ્વારા અમારો અર્થ એક ફંક્શન છે તેથી ફંક્શનમાં પાથ કવરેજ હાંસલ કરવા માટે ટેસ્ટીંગ ના કેસો દ્વારા તમામ લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગો ચલાવવામાં આવે છે પરંતુ પછી તે આપણને આ પ્રશ્નમાં લાવે છે કે લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગો શું છે લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગો પ્રોગ્રામના કંટ્રોલ ફ્લો ગ્રાફ પર નિર્ધારિત કરવામાં આવે છે અને કંટ્રોલ ફલો ગ્રાફ જેમ આપણે છેલ્લા સત્રમાં ચર્ચા કરી રહ્યા છીએ તે પ્રોગ્રામના ગ્રાફનું પ્રતિનિધિત્વ છે જ્યાં પ્રોગ્રામના સ્ટેટમેન્ટો આ ગ્રાફના નોડ છે અને એ તે સિકવન્સ નું પ્રતિનિધિત્વ કરે છે જેમાં પ્રોગ્રામ દ્વારા કંટ્રોલ ફલો છે અથવા સિકવન્સ જેમાં સ્ટેટમેન્ટો ચલાવવામાં આવે છે તુચ્છ પ્રેગ્રામ માટે જ્યાં કંટ્રોલ નું માત્ર લીનીયર સ્થાનાંતરણ થાય છે ત્યાં કોઈ શાખાઓ નથી તે માત્ર એક લીનીયર આલેખ હશે જ્યારે વાસ્તવિક પ્રેગ્રામોમાં તે એક જટિલ ગ્રાફ હશે અને અમે એક પ્રેગ્રામો માટે કંટ્રોલ ફલો આલેખ દોરવા માંગીએ છીએ જેથી આપણે નિર્ધારિત કરી શકીએ કે લીનીયર રીતે ઇનડીપેડેંટ માર્ગો શું છે અને પાથ ટેસ્ટીંગ નો અર્થ શું છે તે સમજવા માટે તેમના પર જરૂરી કવરેજ જરૂરી છે તેથી ચાલો જોઈએ કે પ્રોગ્રામ માટે કંટ્રોલ ફ્લો ગ્રાફ કેવી રીતે દોરવો પ્રથમ વસ્તુ એ છે કે આપણે પ્રોગ્રામમાં તમામ સ્ટેટમેન્ટોને તમામ નોડ નંબર આપવાના છે અને આપણે દરેક પ્રોગ્રામ માટે ગ્રાફમાં એક નોડ દોરવાનો છે અને આપણે જોવાનું છે કે ત્યાં એક નોડથી બીજામાં કંટ્રોલ નું ટ્રાન્સફર શક્ય છે કે નહીં અમે એક ધાર દોરીએ છીએ તેથી આ પ્રોગ્રામ માટે તેનો ઉપયોગ કરીને અમારી પાસે આના જેવો આલેખ હશે પરંતુ પછી આપણે પદ્ધતિસરની તકનીક વિશે ચર્ચા કરીએ જે આપખુદ પ્રેગ્રામ આપશે હું તેના માટે CFG કેવી રીતે દોરી શકું આપણે જાણવાની જરૂર છે કે દરેક રચિત પ્રેગ્રામમાં ત્રણ પ્રકારના સ્ટેટમેન્ટો હોય છે સ્ટેટમેન્ટોનો સિકવન્સ પ્રકાર કે જે એક સ્ટેટમેન્ટ હોય ત્યારે તે આગળનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે છે જોકે તે સ્ટેટમેન્ટો સિકવન્સ પ્રકાર હોય સ્ટેટમેન્ટોનો સેલેક્શન પ્રકાર હોય તો આ હોય તો અન્યથા સ્વિચ કરો તે સેલેક્શન ના સ્ટેટમેન્ટો અને ઈટરેશન સ્ટેટમેન્ટો છે જે થોડા સમય માટે છે જ્યારે તે પ્રકારની લૂપ વગેરે છે તેથી જો આપણે આ પ્રકારના સ્ટેટમેન્ટોને અનુરૂપ ફલો દોરી શકીએ તો CFGમાં જરૂરી ધાર હશે આ પ્રકારના સ્ટેટમેન્ટો માટે ફલોનો ગ્રાફ કંટ્રોલ કરો પછી આપણે પ્રોગ્રામને જોઈ શકીએ છીએ અને દરેક સ્ટેટમેન્ટ માટે આપણે કોઈપણ આર્બીટરી પ્રેગ્રામ આપતાં ધાર દોરી શકીએ છીએ જે CFG દોરવા માટે સક્ષમ હોવા જોઈએ હવે ચાલો સિકવન્સ જોઈએ કે જે સૌથી સરળ છે તેથી a 5 જલદી તે એક્ઝિક્યુટ કરે છે તે પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે છે તે સ્ટેટમેન્ટનો સિકવન્સ પ્રકાર છે અને આ સૌથી સરળ છે તેથી જલદી એક b પૂર્ણ કરે છે તેથી ત્યાં કોઈ ખચકાટ નથી અને કોઈ અસ્પષ્ટતા નથી આપણે ફક્ત 1 થી 2 ની ધાર દોરીએ છીએ હવે અહીં સેલેક્શન પણ મુશ્કેલ નથી અમારી પાસે જો b c કરતાં વધારે 3 હોય તો c 5 અને આ સેલેક્શન બાદ સ્ટેટમેન્ટ સિકવન્સ પ્રકાર છે તેથી સ્ટેટમેન્ટનો સિકવન્સ પ્રકાર પણ 1 થી ખૂબ જ સાહજિક છે જે કંટ્રોલ 2 અથવા 3 માં ટ્રાન્સફર થાય છે અને જલદી 2 અથવા 2 અથવા 3 કંટ્રોલ પૂર્ણ થાય છે તે આગલા સ્ટેટમેન્ટ પર જાય છે તેથી સેલેક્શન નું સ્ટેટમેન્ટ એકદમ સાહજિક છે અમે તેને અનુરૂપ CFG સરળતાથી દોરી શકીએ છીએ પરંતુ જે થોડું જટિલ છે અથવા જેને થોડી સમજની જરૂર છે તે ઈટરેશન માટે છે તેથી આપણી પાસે કેટલીક શરત અને બે સ્ટેટમેન્ટો અહીં લૂપમાં છે અને પછી એક સિકવન્સ સ્ટેટમેન્ટ છે તેથી અમે આ 1 2 3 4 ને ક્રમાંકિત કર્યા છે અને 1 કંટ્રોલ માંથી 2 2 થી 3 સુધી આવી શકે છે 3 માટે પરંતુ અહીં અવલોકન કરવા માટે અગત્યની બાબત એ છે કે 3 થી કંટ્રોલ 4 પર આવતું નથી લૂપ અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેથી 3 પછી અમે આ ધાર દોર્યો છે જેથી ઈટરેશન ના અંતે લૂપ અભિવ્યક્તિનું મૂલ્યાંકન થાય અને જો લૂપ અભિવ્યક્તિ ખોટી બને તો કંટ્રોલ આગળના સ્ટેટમેન્ટમાં સ્થાનાંતરિત થાય છે તેથી ઘણા લોકો આ ભૂલ કરે છે કે તેઓ 3 થી 4 કંટ્રોલ ટ્રાન્સફર દોરે છે પરંતુ ત્રણથી ચાર સુધીનું કંટ્રોલ ટ્રાન્સફર થતું નથી તે દોરવું જોઈએ નહીં તેથી ત્રણમાંથી હંમેશા લૂપ અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એકવાર લૂપ અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે છે પછી જો તે ખોટાનું મૂલ્યાંકન કરે છે તો ધાર અહીં 4 પર દોરવામાં આવે છે અને કંટ્રોલ ફલો ગ્રાફમાં અમે તે શરતો લખતા નથી કે જે આ મૂલ્યાંકન સાચું કરે છે અથવા આ અમે ફ્લો ચાર્ટ પર ખોટાનું મૂલ્યાંકન કરીએ છીએ પરંતુ CFG માં નહીં જ્યાં સુધી કંટ્રોલ એક નોડથી બીજામાં ટ્રાન્સફર થઈ શકે ત્યાં સુધી આપણે ધાર દોરીએ છીએ હવે ચાલો પાથની વ્યાખ્યા જોઈએ પાથ એ નોડ અને ધાર ની સિકવન્સ છે જે પ્રારંભિક નોડથી કંટ્રોલ ફ્લો ગ્રાફમાં ટર્મિનલ નોડ સુધીનો માર્ગ છે તેથી આ પ્રોગ્રામમાં સ્ટાર્ટ નોડથી ટર્મિનલ નોડ સુધી નોડ એજ જોડીનો સિકવન્સ છે તેને પાથ તરીકે ઓળખવામાં આવે છે અને એ પણ યાદ રાખો કે બહાર નીકળવા અને આવા અણગમાને કારણે પ્રોગ્રામમાં ઘણા ટર્મિનલ નોડ હોઈ શકે છે તેથી એક બાબત એ છે કે લૂપ ની હાજરીમાં પાથની સંખ્યા ઘણી મોટી બની શકે છે કારણ કે તે પ્રોગ્રામ માટે પ્રારંભ નોડથી અંત નોડ સુધી નોડની કોઈપણ સિકવન્સ છે જેની આપણે ચર્ચા કરી હતી ચાલો આ ઈટરેશન જોઈએ તેથી 1 4 માર્ગ 1 2 3 4 પાથ હશે 1 2 3 1 2 3 4 પાથ 1 2 3 1 2 3 1 2 3 ઇચ્છા અને 4 એક માર્ગ હશે તેથી ત્યાં લૂપના દરેક ઈટરેશન માટે એક નવો રસ્તો હશે અને જો તમને જરૂર હોય કે લૂપમાં તમામ પાથ હોય તો અમે જરૂરી ટેસ્ટીંગ કેસોની સંખ્યા વધારીશું અને કોઈપણ વ્યવહારુ પ્રેગ્રામ માટે અમે તમામ પાથ ટેસ્ટીંગ તમામ પાથ ટેસ્ટીંગ ને હાંસલ કરી શકતા નથી અવ્યવહારુ છે અને તે કારણોસર આપણે લીનીયર ઈન્ડીપેન્ડન્ટ માર્ગની આ કલ્પનાને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તેથી જે તમામ પાથ ટેસ્ટીંગ તરીકે ટેસ્ટીંગ દ્વારા લગભગ ધાર હાંસલ કરશે પરંતુ ટેસ્ટીંગ કેસોની વ્યવસ્થા કરવા યોગ્ય સંખ્યાની જરૂર પડશે તેથી ચાલો જોઈએ કે લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સેટ અપ પાથ શું છે અને પછી આપણને આ લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સેટ અપ પાથના કવરેજની જરૂર પડશે તેથી જો આપણી પાસે p 1 થી p n હોય તો તે એક માર્ગ છે પછી આપણે કહીએ કે p એ પાથ p 1 થી pn નું લીનીયર સંયોજન છે જો આપણી પાસે પૂર્ણાંક 1 થી n હોય તો pi એ i pi નું લીનીયર સંયોજન પાથ p માં પરિણમે છે એટલે કે પાથને સમૂહ તરીકે રજૂ કરવામાં આવે છે નોડ અને ધાર તેથી જો એક માર્ગ એક લીનીયર ઉમેરો બે પાથનો ઉમેરો છે તો તે લીનીયર રીતે ઇનડીપેડેંટ માર્ગ નથી તેથી પાથનો સમૂહ લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ છે જો સેટમાં અન્ય પાથના લીનીયર સંયોજન સાથે કોઈ પાથ સેટ ન હોય બીજા શબ્દોમાં અમે કહીએ છીએ કે પાથના લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સમૂહમાં દરેક પાથ ઓછામાં ઓછો એક ધાર છે જે સેટમાં અન્ય પાથના લીનીયર સંયોજન દ્વારા મેળવી શકાતો નથી તેથી કોઈપણ પાથ લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ પાથના સમૂહમાં નહીં હોય તે સમૂહમાં અન્ય ભાગ પાથના લીનીયર સંયોજન દ્વારા પ્રાપ્ત કરી શકાશે નહીં અને ઓછામાં ઓછા એક ધાર હશે જે અન્ય માર્ગોમાં શામેલ નથી તેથી તે લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગોની વ્યાખ્યા છે હવે ચાલો પાથના લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સમૂહનું ઉદાહરણ જોઈએ જો આપણે પાથના લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સમૂહને જોઈએ અહીં જો આપણી પાસે 1 4 હોય જો 1 સ્ટાર્ટ નોડ હોય અને 4 ટર્મિનલ નોડ 1 4 હોય પાથ 1 2 3 4 પણ એક રસ્તો છે પરંતુ તે લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગ નથી કારણ કે બીજો રસ્તો ખરેખર નવી ધાર રજૂ કરતો નથી તેથી પ્રોગ્રામ દ્વારા કોઈપણ પાથ જે ઓછામાં ઓછા એક નવા ધારને રજૂ કરે છે જે અન્ય ઈન્ડીપેન્ડન્ટ માર્ગોમાં શામેલ નથી અમે તેને ઈન્ડીપેન્ડન્ટ માર્ગ તરીકે કહીશું હવે પાંચ લાઈનો અથવા સાત લાઈનોના નાના પ્રોગ્રામને આપેલ આપણે કંટ્રોલ ફલો ગ્રાફની તપાસ કરીને પાથના લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સમૂહને ઓળખી શકીએ છીએ પરંતુ જો પ્રોગ્રામમાં 20 અથવા 30 નોડ અને 50 ધાર હોય તો તે અત્યંત જટિલ બની જશે ગ્રાફને જોવા અને પાથનો લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સમૂહ શું છે તે શોધવા માટે 20 સ્ટેટમેન્ટો સાથેના પ્રોગ્રામ માટે લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ પાથનો સમૂહ શું છે તે ઓળખવા માટે તમે 1 અથવા 2 અઠવાડિયા ગાળી શકો છો અને તેથી કોઈ પણ ખરેખર પાથના લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ સમૂહને ઓળખવાનો પ્રયત્ન કરતું નથી પરંતુ અમે પાથ ટેસ્ટીંગ કરવામાં આ ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ તો આપણે પાથ ટેસ્ટીંગ કેવી રીતે કરીએ અમારી પાસે McCabeની સાયક્લોમેટિક મેટ્રિક ની આ કલ્પના છે કંટ્રોલ ફલો ગ્રાફને ધ્યાનમાં રાખીને સાયક્લોમેટિક મેટ્રિક ની ગણતરી કરવી ખૂબ જ સરળ છે અમે ફક્ત ગ્રાફનું ટેસ્ટીંગ કરીને મેટ્રિકની ગણતરી કરી શકીએ છીએ અથવા અમારી પાસે એવા સાધનો હોઈ શકે છે જે કંટ્રોલ ફલો ગ્રાફમાંથી McCabeના સાયક્લોમેટિક મેટ્રિક ની સરળતાથી ગણતરી કરી શકે છે અથવા જો જરૂરી હોય તો પ્રોગ્રામ કોડ આપેલ હોય જો જરૂરી હોય તો કંટ્રોલ ફ્લો ગ્રાફ અને McCabeનું મેટ્રિક અને તમને નંબર બતાવો અને McCabe મેટ્રિક પણ હું કહી રહ્યો હતો કે તમે કંટ્રોલ ફલો ગ્રાફના દ્રશ્ય ટેસ્ટીંગ દ્વારા ખૂબ જ સરળતાથી ગણતરી કરી શકો છો તેથી McCabeનું મેટ્રિક વાસ્તવમાં લીનીયર રીતે ઇનડીપેડેંટ માર્ગોની સંખ્યા સાથે જોડાયેલું છે તેથી જો આપણે McCabeનું મેટ્રિક જાણીએ છીએ તો આપણે જાણીએ છીએ કે પ્રોગ્રામમાં કેટલા માર્ગો જોઈએ છે જો McCabeનું મેટ્રિક 10 નું 10 મૂલ્યાંકન કરે તો અમે વધુમાં વધુ 10 લીનીયર ઈન્ડીપેન્ડન્ટ માર્ગો શોધીશું તેથી જો આપણે McCabeની મેટ્રિકની ગણતરી કરી શકીએ તો તે અમને જણાવે છે કે પાથ કવરેજ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા કેટલા ટેસ્ટીંગ કેસોની જરૂર પડશે હવે ચાલો જોઈએ કે જો અમારી પાસે CFG હોય તો McCabe મેટ્રિકની ગણતરી કેવી રીતે કરવી જો આપણે ગ્રાફમાં ધારની સંખ્યાની ગણતરી નોડ્સની સંખ્યા વત્તા 2 કરીએ તો આપણને સાયક્લોમેટિક મેટ્રિક e n 2 મળે છે અમે આપીએ છીએ સાયક્લોમેટિક મેટ્રિક તેથી આપેલ પ્રોગ્રામને સ્વચાલિત કરવું સરળ રહેશે અમે કંટ્રોલ ફલોનો આલેખ સરળતાથી દોરી શકીએ છીએ અને કંટ્રોલ ફલો ગ્રાફમાંથી તમે નોડ ના વત્તા 2 ની ધારની સંખ્યાની ગણતરી કરી શકો છો જે સાયક્લોમેટિક મેટ્રિક આપશે તેથી આ ગ્રાફ માટે સાયક્લોમેટિક મેટ્રિક 7 ધાર અને 6 નોડ છે 7 6 2 3 છે સાયક્લોમેટિક મેટ્રિક ની ગણતરી કરવાની અન્ય રીતો પણ છે તેથી જે રીતે આપણે અત્યારે e n 2 તરફ જોયું તે રીતે તે સ્વચાલિત કરવું સરળ છે આપણી પાસે સાયક્લોમેટિક મેટ્રિક ની ગણતરી કરવાની રીત પણ હોઈ શકે છે સામાન્ય રીતે ગ્રાફ CFGનું ટેસ્ટીંગ કરીને તમે સામાન્ય રીતે અવલોકન કરી શકો છો અને કહો કે તે શું છે સાયક્લોમેટિક કોમ્પ્લેક્ષીટી છે આપણે તે કેવી રીતે કરીએ અહીં આપણે ગ્રાફ પર નજર કરીએ છીએ અને શોધીએ છીએ કે બાઉન્ડ એરિયાની કુલ સંખ્યા કેટલી છે કેટલા બાઉન્ડ એરિયા છે વત્તા એક જે આપણને સાયક્લોમેટિક મેટ્રિક પણ આપે છે અને બાઉન્ડેડ વિસ્તારની વ્યાખ્યા એ છે કે નોડ્સ અને કિનારીઓથી ઘેરાયેલો પ્રદેશ સિકવન્સ માં અને આ સંખ્યા બરાબર e n 2 દ્વારા ગણતરી સાથે મેળ ખાતી હોવી જોઈએ હવે ચાલો આ જોઈએ તેથી ત્યાં કેટલા બાઉન્ડેડ વિસ્તારો છે ચાલો આપણે જોઈએ કે અહીં એક સીમાવાળો વિસ્તાર છે અને અહીં બીજો સીમાવાળો વિસ્તાર છે તેથી ત્યાં બે બાઉન્ડેડ વિસ્તારો છે અને તેથી બાઉન્ડેડ વિસ્તારોની સંખ્યા વત્તા 1 બરાબર 3 ની બરાબર છે અને તે બરાબર e n 2 પરિણામ છે જે આપણને મળ્યું છે જેનું મૂલ્યાંકન પણ 3 7 6 2 હતું તેથી બાઉન્ડેડ વિસ્તારોની સંખ્યા 2 છે અને સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી 3 છે McCabeનું મેટ્રિક તે ટેસ્ટીંગ ની મુશ્કેલી અને વિશ્વસનીયતા પૂરી પાડે છે તેથી જો આપણે જાણીએ કે કોઈ પ્રોગ્રામ માટે સાયક્લોમેટિક મેટ્રિક 50 છે તો આપણે જાણીએ છીએ કે આ માટે અમને ઓછામાં ઓછા 50 ટેસ્ટ કેસની જરૂર છે અને એ પણ જાણીએ છીએ કે આ પ્રોગ્રામ અત્યંત જટીલ છે કારણ કે 50 ટેસ્ટ કેસની જરૂર છે અને તેથી ટેસ્ટીંગ ના પ્રયત્નોની જરૂર પડશે અને 50 ટેસ્ટ કેસ સાથે ટેસ્ટીંગ કર્યા પછી પણ તેમાં ભૂલો થવાની સંભાવના છે તેથી 50 ટેસ્ટ કેસ 50 McCabeનું મેટ્રિક સૂચવે છે કે ત્યાં ઘણી બધી શાખાઓ છે અને કોડ સારો નથી સામાન્ય રીતે કંપનીઓને જરૂરી છે કે કોડ 10 McCabe મેટ્રિકથી ઓછો હોય તેથી સાયક્લોમેટિક મેટ્રિક e n 2 ની ગણતરી કરવાની પ્રથમ પદ્ધતિ સ્વયંસંચાલિત છે એક નાનો પ્રોગ્રામ લખો જે e n 2 દ્વારા સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી ની ગણતરી કરશે તેથી અમે ટેસ્ટીંગ કેસોની સંખ્યાનો સંકેત આપીએ છીએ ઈન્ડીપેન્ડન્ટ માર્ગોના કવરેજની બાંયધરી આપવા માટે રચાયેલ છે અને સાયક્લોમેટિક મેટ્રિક નક્કી કરવાની બીજી રીત પણ છે ફક્ત પ્રોગ્રામને જુઓ CFGને પણ જોવાની જરૂર નથી માત્ર પ્રેગ્રામનું દૃષ્ટિની ટેસ્ટીંગ કરો કેટલા શાખા અભિવ્યક્તિઓ છે તે શોધો ત્યાં વત્તા 1 જે તમને સાયક્લોમેટિક મેટ્રિક પણ આપશે પ્રોગ્રામ દ્વારા જુઓ કે ત્યાં કેટલી શાખા અભિવ્યક્તિઓ છે કેટલા જો તે પ્રકારના સ્ટેટમેન્ટો હોય તો વત્તા એક કે જે સાયક્લોમેટિક મેટ્રિક પણ હશે પરંતુ એક વસ્તુ જે આપણે યાદ રાખવાની જરૂર છે તે છે સાયક્લોમેટિક મેટ્રિક જાણવી આપણે જાણીએ છીએ કે કેટલા રસ્તાઓ છે ત્યાં કેટલા લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગો છે પરંતુ આપણે પોતાને પાથ જાણતા નથી અને જરૂરી પાથની સંખ્યા જાણ્યા પછી પણ CFG માં કોડમાં તે ભાગો શોધવાનું મુશ્કેલ હશે પરંતુ અમારા પાથને તે રસ્તાઓ શોધવાની જરૂર રહેશે નહીં પાથ ટેસ્ટીંગ માટે અમને તે પાથ શોધવા અને તેને ચલાવવા માટે ટેસ્ટ કેસ લખવાની જરૂર નથી અમે સામાન્ય રીતે રેન્ડમ ટેસ્ટ કેસો સાથે પ્રોગ્રામ ચલાવીએ છીએ પરંતુ અમે માપવાનો પ્રયાસ કરીએ છીએ કે અમે શાખા શું છે તે પાથ કવરેજ શું છે અને જ્યાં સુધી અમે ઉચ્ચ પાથ કવરેજ પ્રાપ્ત કર્યું ત્યાં સુધી અમે કહીએ છીએ કે પાથ કવરેજ પાથ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે તેથી સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી એક ખૂબ જ મહત્વપૂર્ણ સંખ્યા છે તે અમને કોડની ગુણવત્તા વિશે જણાવે છે કે પ્રોગ્રામની અંતિમ વિશ્વસનીયતા શું હશે કે એકવાર તે રિલીઝ થઈ જાય અને ટેસ્ટીંગ નો પ્રયાસ અને પ્રોગ્રામને ચકાસવા માટે જરૂરી ટેસ્ટીંગ કેસોની ન્યૂનતમ સંખ્યા તેથી પ્રાયોગિક પાથ ટેસ્ટીંગ પરીક્ષક અનુભવ અને ચુકાદાથી ટેસ્ટીંગ ડેટાનો પ્રારંભિક સમૂહ પ્રસ્તાવિત કરે છે પછી અમારી પાસે એક નાનું સાધન છે જેને ડાયનેમિક પ્રોગ્રામ એનાલિઝર તરીકે ઓળખવામાં આવે છે ગતિશીલ પ્રોગ્રામ વિશ્લેષક વાસ્તવમાં દર્શાવે છે કે કેટલા લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગો આવરી લેવામાં આવ્યા છે અને આવા પ્રોગ્રામને લખવાનું મુશ્કેલ નથી વાસ્તવમાં તે ડાયનેમિક પ્રોગ્રામ વિશ્લેષક લખવા માટે સોંપણી તરીકે આપવા માંગે છે તેથી એક નાનો કોડ આપેલ છે જે આપણે જનરેટ કરવા માટે પ્રોગ્રામ લખી શકીએ છીએ તેના કંટ્રોલ ફ્લો ગ્રાફ કંટ્રોલ ફ્લો ગ્રાફ નોડ્સ વાસ્તવમાં સ્ટેટમેન્ટ છે અને આપણે જાણીએ છીએ કે સ્ટેટમેન્ટના પ્રકારને આધારે ધાર શું હશે અને એકવાર આપણી પાસે CFG તરીકે પ્રેગ્રામ ચલાવે છે અમે ટેસ્ટીંગ કરીએ છીએ કે ટેસ્ટીંગ કેસો દ્વારા કઈ ધાર લેવામાં આવે છે ટેસ્ટીંગ દ્વારા ચલાવવામાં આવતી ધાર કઈ છે અને જ્યાં સુધી ટેસ્ટીંગ કેસ ઓછામાં ઓછી એક નવી ધાર ચલાવે છે ત્યાં સુધી આપણે જાણીએ છીએ કે નવો માર્ગ અમલમાં આવે છે એક CFG આપેલ છે જે તમે પ્રોગ્રામ કોડમાંથી સરળતાથી મેળવી શકો છો અમે McCabeના મેટ્રિક દ્વારા પાથની સંખ્યા જાણીએ છીએ અને પછી અમે ટેસ્ટ કેસ એક્ઝિક્યુટ થતાં અમે નક્કી કરી શકીએ છીએ કે અમે ટેસ્ટ કેસો દ્વારા આવરી લેવામાં આવેલા પાથની સંખ્યા નક્કી કરી શકીએ છીએ અને પછી અમે પ્રાપ્ત કરેલા ટકાવારી પાથ કવરેજ નક્કી કરી શકે છે પરંતુ ખૂબ નાના પ્રેગ્રામો માટે છે અમે દરેક પાથ પર એક્ઝેક્યુશનને દબાણ કરવા માટે ટેસ્ટીંગ કેસો પણ તૈયાર કરી શકીએ છીએ પરંતુ જે મોટા પ્રેગ્રામો માટે સ્પષ્ટ નથી તે વ્યવહારુ છે તેથી નાના પ્રેગ્રામો માટે આપણે સૌપ્રથમ નક્કી કરીએ છીએ કે સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી શું છે તે લીનીયર રીતે ઇનડીપેડેંટ માર્ગોનો સમૂહ નક્કી કરે છે અને પછી ટેસ્ટીંગ કેસો ડિઝાઇન પ્રસ્તાવ પ્રસ્તાવિત કરે છે જે આ માર્ગોને ચલાવશે તેથી આ માત્ર એક ઉદાહરણ સમાન કોડ છે અને પછી આપણે અહીં જોયું કે બે નિર્ણય સ્ટેટમેન્ટો છે અને તેથી તે સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી 3 છે તેથી આપણે ત્રણ માર્ગો ની આશા રાખીએ છીએ પરંતુ પછી ત્યાં ખરેખર બે લીનીયર ઇનડીપેનડેન્ડ પાથ છે તેથી 1 2 3 5 1 6 અને 1 2 4 5 1 6 તેથી આ બે ઇનડીપેડેંટ માર્ગો છે અને અન્ય કોઈપણ માર્ગો તે બેના માર્ગોને ભેગા અથવા લીનીયર સંયોજન છે તેથી આપણે પછી ટેસ્ટીંગ કેસો x x 1 y બરાબર 1 x સમાન 1 y બરાબર 2 વગેરે હોઈ શકે છે જે નાના પ્રોગ્રામ 3 લાઇન અથવા 4 લાઇન પ્રોગ્રામ માટે તે ટેસ્ટ કેસ ચલાવશે અમે સરળતાથી CFG દોરી શકીએ છીએ અને McCabeનું મેટ્રિક શોધી શકીએ છીએ જે આપણને ટેસ્ટીંગ કેસોની સંખ્યા પર ઉપલા બંધન આપે છે અને પછી અમે તે ટેસ્ટીંગ કેસો લખીએ છીએ અને પાથ ચલાવવામાં આવે છે કે કેમ તે તપાસીએ છીએ હવે ચાલો સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી ની રસપ્રદ એપ્લિકેશન જોઈએ આપણે પહેલેથી જ જોયું છે કે એક કોડ માટે McCabe નું મેટ્રિક સૂચવે છે કે કોડની ચકાસણી કર્યા પછી તેમાં કેટલી ભૂલો થશે તે કોડમાં કેટલી ભૂલો હશે તે એ પણ સૂચવે છે કે આ કોડ ત્રીજા વ્યક્તિને કેટલો પ્રયત્ન કરે છે તેણે કોડ સમજવો પડશે તેથી McCabeનું મેટ્રિક એ પ્રોગ્રામની સાયકોલોજી કોમ્પલેક્ષીટી અથવા આ પ્રોગ્રામના મુશ્કેલી સ્તરનું માપ છે તેથી આપેલ ઈન્ડીપેન્ડન્ટ વ્યક્તિ જે આ કોડ વિકાસ સાથે સંકળાયેલ નથી તે તેને આપો અને તેને કોડ સમજવા માટે કહો આ કોડને સમજવા માટે તમારે જે પ્રયાસ કરવો પડશે તે સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી સાથે સહસંબંધિત હશે જો સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી 50 છે તો તેણે કોડને સમજવામાં નોંધપાત્ર પ્રયત્નો કરવા પડશે અને જો તે 10 અથવા 5 અથવા 1 છે તો તેણે કોડને સમજવામાં ખૂબ ઓછો સમય પસાર કરવો પડશે શું કારણ છે કે સાહજિક રીતે તેણે કોડના ભાગને સમજવામાં ઘણો સમય પસાર કરવો પડશે જો સાયક્લોમેટિક કોમ્પલેક્ષીટી મોટી હોય તો જવાબ એ છે કે કોડને સમજવા માટે આપણે વાસ્તવમાં કોડમાં તમામ લીનીયર રીતે ઈન્ડીપેન્ડન્ટ માર્ગો શોધીએ અમે ફક્ત આઉટપુટને જોઈએ છીએ અને તે જોવા માટે પ્રયત્ન કરીએ છીએ કે કઈ ઇનપુટ્સ આ પેદા કરે છે અથવા અન્ય અભિગમમાં આપણે જુઓ ઇનપુટ કરો અને જુઓ કે પ્રોગ્રામની આ બંને પ્રકારની સમજમાં શું ઉત્પાદન થાય છે આપણે વાસ્તવમાં અચેતનપણે પ્રેગ્રામમાં રસ્તાઓ પાર કરીએ છીએ તેથી કોડને સમજવા માટે આપણે પ્રોગ્રામ દ્વારા તમામ રસ્તાઓ પાર કરવાની જરૂર પડશે અને જો પાથ વધુ સ્પષ્ટ છે તો કોડમાં તમામ રસ્તાઓ પાર કરવામાં લાંબો સમય પસાર કરવો પડશે તેથી આપણે આ સત્રને અહી સમાપ્ત કરીશું અને આ પોઈન્ટ આગામી સત્રમાં ચાલુ રાખીશું